નમસ્કાર મિત્રો આજની ચર્ચામાં આપણે સામાજિક માળખું મીડિયા નેટવર્ક્સ અને તેઓ આપણી ઓળખને કેવી રીતે વિસ્તૃત કરે છે તે વિશે વાત કરવાના છીએ હું માનું છું કે આ પહેલા અમે જૂથ ગતિશીલતાના અમુક ક્ષેત્રોને આવરી લીધા છે અમે વાર્તાલાપ કૌશલ્ય અને બોલવાની કૌશલ્ય સાથે કામ કર્યું છે અને આમાંની કેટલીક બાબતો નેટવર્કના ખ્યાલ સાથે રસપ્રદ રીતે જોડાયેલી છે જો કે આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે થોડું અલગ હશે અને આ કેટલીક વસ્તુઓ છે જે સાથે મળીને કરવામાં આવશે પ્રથમ વસ્તુ સામાજિક સંદર્ભમાં નેટવર્કિંગ કુશળતા છે અમે તેના વિશે વાત કરીશું કારણ કે તે સીધો જ તે વિસ્તાર સાથે સંબંધિત છે જેને આપણે આજે આવરી લેવા જઈ રહ્યા છીએ તે સીધી રીતે સોફ્ટ સ્કિલ સાથે પણ સંબંધિત છે જે આ આખો કોર્સ કોમ્યુનિકેશનસંદેશા વ્યવહાર વિશે છે ફરીથી જેના વિશે આ કોર્સ છે તેની સુસંગતતા નેટવર્કિંગ તે કેવી રીતે નોંધપાત્ર છે પછી અમે નેટવર્ક અને નેટવર્કિંગની વધુ તકનીકી વ્યાખ્યા માટે જઈશું ખાસ કરીને તકનીકી સંદર્ભમાં અમે વિવિધ સ્તરો વિશે વાત કરીશું કે જેમાં નેટવર્કનું સામાન્ય રીતે વિશ્લેષણ કરવામાં આવે છે તેની પ્રાસંગિકતા આપણે ટેક્નોલોજીના સંદર્ભમાં નેટવર્કિંગ વિશે વાત કરીશું જે નેટ છે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું તેમના વિવિધ ઘટકો સુસંગતતા અને અસરો અને અમે પણ આ વસ્તુઓ કેવી રીતે ચર્ચા કરીશું વાસ્તવમાં સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં નેટવર્કિંગના અભ્યાસને વિસ્તૃત કરો અથવા સારી નેટવર્કિંગ કુશળતા ધરાવો કારણ કે આમાંની કેટલીક કૌશલ્યો કે જેના વિશે આપણે વાત કરવી પડશે અમે અન્વેષણ કરવાનો પ્રયાસ કરીશું અથવા કૌશલ્યો કે જે સામાન્ય કૌશલ્યોથી આગળ વધે છે જે આપણે જ્યારે આપણે સામાજિકતા કરીએ છીએ ત્યારે શીખીએ છીએ અને જ્યારે આપણે શારીરિક સ્તરે આંતરવ્યક્તિત્વ સ્તરે સામાજિક સ્તરે નેટવર્ક કરીએ છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેથી જે ક્ષણે આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ તે ક્ષણે કેટલીક અન્ય વસ્તુઓ પણ આવે છે અને અમે તેને ધ્યાનમાં લઈશું અને અમે તેનું પણ અન્વેષણ કરીશું ઓકે નેટવર્કિંગ કુશળતા સમુદાયમાં સફળ થવા માટે અમને ચોક્કસ નેટવર્કિંગ કૌશલ્યની જરૂર છે તમે જુઓ છો કે જો આપણી પાસે મિત્રો ન હોય જો આપણો લોકો સાથે સંબંધ ન હોય તો આપણો ખૂબ જ મુશ્કેલ સમય હોય છે અમારે ડોકટરોને મળવા જવાની જરૂર હોય છે અમારે અમારી સંભાળ રાખવા માટે મનોચિકિત્સકો અથવા સલાહકારો શોધવાની જરૂર હોય છે કારણ કે તમે જુઓ છો કે અવતરણની અંદર માટે સમાજ નેટવર્કિંગમાં સામાન્ય સ્વસ્થ સંબંધ ખૂબ જ જરૂરી છે તેથી માનસિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે સમાજીકરણ કરવા જઈ રહ્યા છો જો તમે અમારી કોમ્યુનિકેશન કૌશલ્ય તેમજ અમારી સોફ્ટ સ્કિલ્સમાં સારા બનવા જઈ રહ્યા હોવ તો સામાજિકકરણ મહત્વપૂર્ણ છે કારણ કે તમારે જોડાણો રાખવાની જરૂર છે તમારે પ્રભાવની જરૂર છે અને કોઈક એવી વ્યક્તિ છે જે સારી રીતે જોડાયેલ છે તે કદાચ વધુ વસ્તુઓ વધુ સરળતાથી કરવામાં સક્ષમ છે તેથી માઇન્ડ સેટ બદલવો પડશે જો તમે એવા વ્યક્તિ છો જે સામાન્ય રીતે લોકો સાથે વાતચીત કરતા નથી તો તેને લોકો સાથે વાતચીત કરવાની આદત બનાવો કેટલીક વસ્તુઓ જે આપણે સાંભળવામાં બોલવામાં અને વાતચીતમાં કરી છે કૌશલ્યો તેમજ કેટલીક બાબતો કે જે આપણે પછીથી સહાનુભૂતિની ચર્ચા કરીશું ત્યારે આ કૌશલ્યો વિકસાવવા માટે આના માટે સુસંગત રહેશે તેથી સકારાત્મક વિચાર રાખો અને જ્યારે તમારી પાસે કોઈ હેતુ હોય તમારી પાસે ચોક્કસ ધ્યેય હોય ત્યારે એક સકારાત્મક માનસિકતાનો વિકાસ થશે અને સકારાત્મક માનસિકતા સાથે કોની સાથે નેટવર્ક કરવું કોની સાથે સંપર્ક કરવો વિકાસ કરવો સંપર્ક વિકસિત કરવો તે પણ આપમેળે બનશે ચાલો કહીએ કે જો તમે જાહેરાતના ક્ષેત્રમાં રસ ધરાવો છો દેખીતી રીતે તમે એવા લોકોને શોધવાનું શરૂ કરશો કે જેઓ ખૂબ નજીકના મિત્રો છે તેના બદલે તે ચોક્કસ લાઇનમાં છે તમને તેમની સાથે મિત્રતા મળશે પરંતુ નવી મિત્રતા નવા સંબંધો કદાચ તે ચોક્કસ ક્ષેત્ર અને સંબંધિત ક્ષેત્રોમાં હોવા જોઈએ તેથી તમે જોશો કે જો તમારી પાસે ધ્યેયોનો સમૂહ છે તો નેટવર્કિંગ સરળ છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે નવા લોકો સાથે વાર્તાલાપ કરવાની તક ગુમાવી દો કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે અન્ય કોઈ ચોક્કસ તબક્કે કોણ મદદરૂપ થશે તમારુ જીવન તેથી તમે આ આદત ધરાવી શકો છો અને બીજી વાત કે તમારે કોનો સંપર્ક કરવો જોઈએ એકવાર તમે તમારા લક્ષ્યો નક્કી કર્યા પછી મેં તમને કહ્યું તેમ તમે માનસિક નકશો બનાવી શકો છો તમારે કોના સંપર્કમાં રહેવું જોઈએ તેનો માનસિક નકશો વિકસાવવાનું તમારા માટે સરળ બનશે માનવીય ક્રિયાપ્રતિક્રિયા જ્યારે તે વસ્તુઓની વાત આવે છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે તમે નેટવર્કિંગ વિકસિત કરી રહ્યા હોવ ત્યારે તે વાસ્તવિક હોવું જોઈએ મિત્રો બનાવો સંપર્કો નહીં તેઓ માત્ર વ્યવસાયિક લોકો નથી તેની સંબંધની બાજુ જુઓ કારણ કે જો આપણે કોઈ માણસને માણસ તરીકે વર્તે છે તો તે ખૂબ જ સરળ છે વાટાઘાટો એ વિચારે છે કે તે વ્યક્તિને વાસ્તવિક વ્યક્તિ તરીકે ઓળખવું વધુ સરળ છે જોડાયેલા લોકો સાથેના મિત્રો ખૂબ મદદરૂપ થઈ શકે છે કારણ કે જો તમે કોઈને જાણતા નથી તો કોઈ અન્ય વ્યક્તિ તે વ્યક્તિને જાણશે અને તે મદદ કરશે અલગતાના છ ડિગ્રીનો ખ્યાલ છે જેની આપણે થોડી વાર પછી ચર્ચા કરીશું જે મિત્રો વિશે છે ફોલોઅપઅનુસરો કરો એવા સંપર્કો જાળવી રાખો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રતા સ્થાપિત કરવી ખૂબ જ સરળ છે પરંતુ સમયાંતરે તેને ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ છે અને તમારે તેના પર કામ કરવાની જરૂર છે કારણ કે તમે જુઓ છો કે તમારે સંચાર ચેનલ ખુલ્લી રાખવાની જરૂર છે લોકોને ખબર હોવી જોઈએ કે તમે તેમને આ રીતે બોલાવી રહ્યા છો તે પણ કારણ વિના ફક્ત હેલ્લો કહેવા માટે ફક્ત જ્યારે તમને જરૂર હોય ત્યારે જ આ લોકોને ફોન કરો તો તેઓ તમને સ્વાર્થી ગણશે અને પછી અલબત્ત એવી વસ્તુઓ છે જે તમારે ન કરવી જોઈએ અને આમાંની ઘણી વસ્તુઓ છે જે તમારે ન કરવી જોઈએ તે બાબતો અમે આવરી લીધી છે જ્યારે અમે જૂથ ગતિશીલતા વિશે વાત કરી છે જ્યારે અમે વાતચીત કુશળતા સાંભળવા અને બોલવા વિશે વાત કરી છે કુશળતા સંચારની મૂળભૂત બાબતો પરંતુ આપણે આગળ વધીએ તે પહેલાં નેટવર્ક શા માટે મને સમજાવવા દો કે અમે અમારા જીવનભર નેટવર્કિંગ કર્યું છે કે અમને ગમે કે ન ગમે કારણ કે સહયોગ વિના અમે ટકી શકતા નથી જો તમે પ્રારંભિક સમાજોને જોઈ રહ્યા હોવ જો તમે ઇતિહાસના પુસ્તકને જોતા હોવ તો કેટલાક પ્રારંભિક સમાજોના માનવશાસ્ત્રના પુસ્તકને જોતા હોવ તો તમે જોશો કે તેઓ ફક્ત સહયોગના આધારે ટકી શક્યા હતા તમે જુઓ છો કે ઘણા સમુદાયોમાં અમુક નિયમો હતા જેમ કે જો તમે શિકાર કરતા સમુદાયોને જોતા હોવ તો જો એક વ્યક્તિ ખોરાકનો શિકાર કરી શકે તો તેનું કામ બીજા બધા સાથે વહેંચવાનું હતું શા માટે કારણ કે જ્યાં સુધી તે તેને બીજા બધા સાથે શેર ન કરે ત્યાં સુધી જે સમુદાયને આપણે ભૂખ્યા રહીએ છીએ અને આવતીકાલે તે મેળવવાની ગેરેંટી નથી ચાલો આપણે બીજી ખાદ્ય વસ્તુ કહીએ બીજું કહીએ કે પ્રાણી બીજા કોઈને મળશે તેથી શેરિંગ એ ટકી રહેવાનો સૌથી સુરક્ષિત રસ્તો હતો તેથી સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ હતો જો તમે પ્રાચીન પરંપરાને જોઈ રહ્યા હોવ જો તમે આપણા પોતાના મૂળને જોઈ રહ્યા હોવ તો આપણે શોધી કાઢીએ છીએ કે અમે નેટવર્ક્સથી શરૂઆત કરી હતી અને તે એટલા માટે છે કારણ કે અમે નેટવર્ક કર્યું હતું કે અમે વિકસિત થયા અમે વિકસિત થયા અને અમે એક સભ્યતામાં વિકસ્યા હવે તમે જુઓ છો કે જો તમે સંસ્કૃતિની વર્તમાન સ્થિતિ જોઈ રહ્યા છો તો હું નેકેડ ઈકોનોમિક્સનેકેડ અર્થશાસ્ત્રમાંથી એક ઉદાહરણ લેવા માંગુ છું જ્યાં તમે જુઓ છો કે વ્હીલન એક મશીન વિશે વાત કરે છે તે જુઓ કે એક મશીનની કલ્પના કરો જેમાં તમે 100000 બોરીઓ રેડવાની મંજૂરી આપો ઘઉંના દાણા કહો ખાંડની 20000 બોરીઓ કહો 500000 માખણના પેકેટ કહો અને તેથી વધુ અને દિવસના અંતે અને પ્રક્રિયાના અંતે એક મોટું વિમાન ચોક્કસની બીજી બાજુથી બહાર આવે છે મશીન અને પછી તે આપણને કહે છે કે આવું મશીન ખરેખર અસ્તિત્વમાં છે જે અદલાબદલી છે જે વિનિમય છે જે વ્યવહાર છે કારણ કે તમે જુઓ છો કે અમે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરી રહ્યા છીએ અને અમે તેમની એકબીજા સાથે આપલે કરી રહ્યા છીએ અને આ નેટવર્કિંગના ખ્યાલ વિના વ્યવહારોના ખ્યાલ વિના શક્ય ન હોત તેથી સમયના બિંદુથી જ્યારે આર્થિક વિકાસ થાય છે વિશેષતા વિકસિત થાય છે નેટવર્કિંગ ચાલુ છે જો કે સોશિયલ નેટવર્કિંગ કંઈક અલગ છે અને મેં તમને કહ્યું તેમ અત્યારે પણ જ્યારે આપણે આપણી જાતને અલગ પાડીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે આપણે બીજા કોઈની સાથે વાતચીત કરવાના નથી તો પછી એનો અર્થ એ નથી કે આપણે કોઈ બીજા દ્વારા ઉત્પાદિત ખોરાક ખરીદવાના નથી આપણે ટીવી જોવાના નથી જે કોઈ બીજા દ્વારા આપણા માટે બનાવવામાં આવ્યું છે અને તેથી વધુ તેથી જો આપણે આપણી જાતને અલગ રાખીએ તો પણ આપણે આપણી આસપાસ જે જોઈએ છીએ તે કોઈ બીજા દ્વારા બનાવવામાં આવ્યું છે તેથી તમે તે જુઓ છો અને આ બધા સહયોગ અથવા વિનિમયના કાર્યો છે પરંતુ તે વસ્તુઓ અને ઉત્પાદનોની આપ લે છે માહિતીની નહીં લોકોમાં જ્ઞાનાત્મક અથવા ભાવનાત્મક ઘટકો માટે આપવા અને લેવાનું કહેવું નથી જે નેટવર્કિંગ વિશે છે તેથી તમે જુઓ છો કે ક્લબ્સ અને ફોરમ જ્યારે તમે નવા સ્થાનો સાથે જોડાશો ત્યારે ત્યાં જવા માટે થોડી જગ્યા છે ચાલો આપણે કહીએ કે તે જ વસ્તુ સોશિયલ મીડિયા પર વિસ્તૃત થઈ રહી છે અથવા ઓળખાઈ રહી છે તેઓ બધા નેટવર્કનો પ્રયાસ કરવાની આ વૃત્તિને પ્રતિબિંબિત કરે છે હવે ચાલો આપણે કહીએ કે અમે આ ચોક્કસ રેખાકૃતિ જોઈએ છીએ જ્યાં આ તમે છો અને આ તમારા છે પાંચ મિત્રો 1 2 3 4 અને 5 કહેવા દો તમે જોશો કે p અને n કહેવા માટે એક નેટવર્ક છે અને z અને 2 અને અલબત્ત તમને ચાર k l 5 અને અલબત્ત તમે સાથે નેટવર્ક છે y x અને તમે કહેવા માટે ત્રણ એ નેટવર્ક છે 1 ને r સાથે નેટવર્ક કરેલું છે જ્યારે p માત્ર એક સાથે નેટવર્ક કરેલું છે અને બીજા કોઈ સાથે બે નથી તેથી જો તમે આ રેખાકૃતિ પણ જોતા હોવ તો આ અમને ખ્યાલ આપે છે કે તમે ખૂબ જ સારી રીતે નેટવર્કવાળા છો વ્યક્તિ કારણ કે તમારી પાસે મિત્રો છે એકના પાંચ મિત્રો પણ છે પરંતુ અન્ય કેટલાકને એટલા મિત્રો નથી જેમ કે z પાસે 1 2 અને 3 મિત્રો છે અને ચાલો કહીએ કે x y p દરેકને ફક્ત એક જ મિત્રો છે તેથી આ આપણને જે રીતે કહે છે તે છે કે કોઈ વ્યક્તિ સારી રીતે નેટવર્ક ધરાવે છે અથવા ખરાબ નેટવર્ક ધરાવે છે આ સુસંગતતા છે કારણ કે આ આપણને એક વિચાર આપે છે આ માત્ર એક પ્રકારનું નાના પાયે ઉદાહરણ છે કે કેવી રીતે લોકો અને નેટવર્કને જોઈને પણ આપણે તેમના મહત્વ વિશે ચોક્કસ અનુમાન લગાવી શકીએ છીએ દાખલા તરીકે કોઈ કહી શકે કે તમે પ્રભાવશાળી છો કારણ કે તેના ઘણા મિત્રો છે જ્યારે p બહુ પ્રભાવશાળી નથી કારણ કે તે ફક્ત એક જ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે આ પ્રભાવની માત્ર એક શ્રેણી છે અન્ય વસ્તુઓ પણ આવે છે જેમ કે આ લોકો સાથે તમારો કેવો સંબંધ છે તે પણ નક્કી કરશે કે તમે કેટલા પ્રભાવશાળી છો અને તે બધું પરંતુ હું જે મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે એ હતો કે નેટવર્કિંગ એ આપણા જીવનનો એક ખૂબ જ ભાગ છે અને આ તે કંઈક છે જેનો અભ્યાસ નેટવર્ક વિશ્લેષણ સોશિયલ નેટવર્ક વિશ્લેષણ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે જો કે અમે તેમાં જઈશું નહીં પરંતુ અમે જે કરીશું તે કંઈક વિશે વાત કરીશું જે અમે હમણાં જ છ ડિગ્રીના વિભાજનનો ઉલ્લેખ કર્યો છે અને આ વિશે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે ચાલો કહીએ કે આપણી પાસે x અને y છે અને x એવી વ્યક્તિ છે જે ભારતમાં રહે છે અને y એવી વ્યક્તિ છે જે યુએસએમાં રહે છે અને આ એક અશ્વેત માણસ છે અને આ એક ભારતીય મહિલા છે અને તેમનો કોઈ સંબંધ નથી પછી થિયરી અમને કહે છે કે જો તેમની પાસે 1 2 3 4 5 6 જેવા મધ્યસ્થીઓ છે તેથી જો હું કનેક્ટ કરવા સક્ષમ હોઉં તો અમને કહેવા દો કે હું અમારા વડા પ્રધાન સાથે સંપર્કમાં રહેવા માંગુ છું તેથી હું કોઈને જાણું છું જે કદાચ રાજકારણી હોય જેનો થોડો પ્રભાવ હોય મારે માત્ર વડા પ્રધાનને પત્ર મોકલવો છે તેથી હું તેને આ વ્યક્તિને મોકલું છું તે જાણે છે કે દિલ્હીમાં એમ P કોણ છે તે કોઈને કહેવા દો તેથી તે તેને તે વ્યક્તિને મોકલે છે તે વ્યક્તિ તેને કોઈ એવી વ્યક્તિને મોકલે છે જે કદાચ સંસદમાં હોય અને તે વ્યક્તિ તેને કોઈકને મોકલે છે જે ખરેખર કરી શકે છે તે આપણા વડા પ્રધાનને મોકલે છે તો તમે જે શોધી રહ્યા છો તે એ છે કે જો તમે અહીંની એક ભારતીય મહિલા અને યુએસમાં એક અશ્વેત પુરુષ વચ્ચે સમાન રીતે જોઈ રહ્યા છો કોઈક રીતે એવું શક્ય છે કે સંશોધન આપણને કહે છે અને 80 ના દાયકામાં અથવા તો 70 ના દાયકામાં પણ ઘણા બધા વિસ્તૃત પ્રયોગો કરવામાં આવ્યા હતા જે અમને જણાવે છે કે છ ડિગ્રીના વિભાજન સાથે આપણે એકબીજા સાથે જોડાવા માટે સક્ષમ છીએ તેનો અર્થ એ છે કે આપણી પાસે નેટવર્કીંગનું તે સ્તર છે અને આજે ટેક્નોલોજી સાથે નેટવર્કિંગના સ્તરે નેટવર્કિંગ નોંધપાત્ર હદે વધી ગયું છે તેથી આંતરવ્યક્તિગત સંદર્ભમાં સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં નેટવર્કિંગની સુસંગતતા અને મહત્વની ચર્ચા કર્યા પછી અમે નેટવર્કિંગ વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે સંબંધો બાંધવા સંબંધોને સમજવું સંબંધોને પક્ષી આંખનો દૃષ્ટિકોણ મેળવવો ભગવાનની આંખ મેળવવી જ્યારે આપણે અન્વેષણ કરીએ છીએ વિશ્લેષણ કરીએ છીએ ઓળખીએ છીએ વ્યવહારોની પેટર્ન વિવિધ નેટવર્ક સમુદાયો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓની પ્રકૃતિ હવે પરંતુ તે એક સૈદ્ધાંતિક પ્રકારનું સંશોધન છે સામાજિક નેટવર્ક એ એક સામાજિક માળખું છે જે સામાજિક કલાકારોના સમૂહનું બનેલું છે જેમ કે લોકો સંગઠનો લોકોના સંગઠનો એક પછી એક અથવા બહુવિધ અભિનેતાઓ વચ્ચેની અન્ય સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ હોઈ શકે છે પરિપ્રેક્ષ્ય સમગ્ર વસ્તુનું વિશ્લેષણ કરવા માટેની પદ્ધતિઓનો સમૂહ પૂરો પાડે છે જ્યારે આપણે એવું નથી કરી રહ્યા કે આ સોશિયલ મીડિયાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે અને સોશિયલ મીડિયાનો વિકાસ કરનારા વિવિધ લોકો જેઓ આ વલણોને જુએ છે અને આ કંઈક છે જે વ્યવસાય અને વાણિજ્યના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને આ જ કારણ છે કે અમે તેના વિશે થોડી વાત કરી રહ્યા છીએ જેથી જો તમને સોશિયલ નેટવર્કિંગમાં થોડો રસ હોય તો તમે સારું સોશિયલ નેટવર્કિંગ કરવા માટેની વ્યૂહરચના વિકસાવી શકો તમે એ પણ શોધી શકો છો કે શા માટે લોકો આ ચોક્કસ વિસ્તારની તપાસ કરે છે સોશિયલ નેટવર્કિંગમાં સંશોધનનું અન્વેષણ કરો અને વિવિધ સંદર્ભોમાં તેનું મહત્વ કેવી રીતે હોઈ શકે છે હકીકતમાં કેટલાક ક્ષેત્રોમાં અમે સાથે મળીને થોડો પ્રયોગ કરીશું અને મને ખાતરી છે કે તારણો અમારા સોફ્ટ સ્કિલ કોર્સ માટે ખૂબ જ સુસંગત હશે તમે જુઓ છો કે તમે નેટવર્કનું વિશ્લેષણ ખૂબ જ મૂળભૂત સ્તરે કરી શકો છો માઇક્રો લેવલ પર તમે તેમને મેસો સ્તરે વિશ્લેષણ કરી શકો છો મધ્યમ સ્તરે તમે વિશાળ નેટવર્ક વિશે વાત કરી શકો છો જેમ કે ફેસબુક પર નેટવર્ક લાખો લોકોનું વિશાળ નેટવર્ક છે અને દરેક કિસ્સામાં તમે પ્રયાસ કરી રહ્યા છો અમુક વસ્તુઓ ઓળખો ત્યાં ઘણા બધા કેસ સ્ટડીઝ છે અને હું ચોક્કસપણે તમને પુસ્તકો અને સંદર્ભોની કેટલીક લિંક્સ પ્રદાન કરીશ જે તમને જણાવે છે કે નેટવર્ક્સમાં લોકોની વર્તણૂકનું આ વિશ્લેષણ કેવી રીતે ઘણું બધું ઉજાગર કરે છે દાખલા તરીકે હું તમને અંતમાં કેટલાક ઉદાહરણો આપીશ અને કદાચ તે અમને અમુક હદ સુધી મદદ કરશે સુસંગતતા લોકો નાના અને મોટા નેટવર્કમાં કેવી રીતે વર્તે છે મેં પહેલાથી જ અલગતાના છ ડિગ્રીના ખ્યાલોની ચર્ચા કરી છે જે ઓળખે છે કે કોણ પ્રભાવિત છે કેવા પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે હવે તમે જોશો કે જ્યારે તમે ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્ક અને સોશિયલ મીડિયા સાઇટ્સ જોઈ રહ્યા છો ત્યારે આ ઘટકો ખૂબ જ નોંધપાત્ર રીતે આવે છે કારણ કે હું આ ચર્ચાના અંતમાં તમારી સાથે ઝડપથી શેર કરીશ તેઓ આવું કેમ વર્તે છે તમે ભાષા જોશો તમે સંસ્કૃતિને જોશો તમે જ્ઞાનાત્મક અને ઉદ્દેશ્ય પરિબળોને જોશો જે લોકોને નોંધપાત્ર રીતે વર્તે છે અમે થોડા કેસ સ્ટડી કરીશું મૂળભૂત રીતે ત્યાં શું થાય છે તે અમે ઝડપથી જોઈશું અને સૌથી મહત્વનો ભાગ એ છે કે વર્તનને કેવી રીતે સંશોધિત કરવું કારણ કે તમે જુઓ છો કે દાખલા તરીકે જો તમે ટ્વીટ્સ જોઈ રહ્યા છો તો ટ્વીટ્સ આ દિવસોમાં જાહેરાતકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય બની છે અને ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ જાહેરાતો માટે ટ્વીટનો ઉપયોગ કરે છે શા માટે કારણ કે તમે જુઓ છો કે આ તે છે જ્યાં તેઓ રીટ્વીટ ના સંદર્ભમાં ઉત્પાદનો વિશે ઘણો પ્રતિસાદ મેળવે છે તેઓ કેવી રીતે જોવામાં આવે છે શું સફળ થઈ રહ્યું છે શું નથી અને જે રીતે આ ટ્વીટ્સ ફેલાય છે અને તે જ મેં કહ્યું હતું કે આ સત્ર દરમિયાન તમને અમે સેટ કરેલા અમુક પ્રયોગોની કેટલીક લિંક્સ મળશે જે સામાજિક ઉપયોગ કરે છે આ વર્તણૂકો કેવી રીતે ખૂબ પ્રભાવશાળી છે તે સમજવા માટે ટ્વીટ્સ અથવા ફેસબુક જેવા મીડિયા અને તમે આમાંથી શીખી શકો છો અને તમારી સામાજિક કૌશલ્યો અને તમારી સોફ્ટ સ્કિલ્સને સુધારવા માટે તમારા પોતાના જીવનમાં પણ લાગુ કરી શકો છો તેથી હવે અમે ટેક્નોલોજીકલ સંદર્ભમાં સોશિયલ નેટવર્કિંગ તરફ આગળ વધી રહ્યા છીએ વ્યક્તિઓ દ્વારા જોડાણ કરીને વ્યક્તિના વ્યવસાયની સંખ્યાને વિસ્તૃત કરવાની પ્રથા સામાજિક સંપર્ક બીજી બાજુ જ્યાં સુધી સોસાયટીઓ અસ્તિત્વમાં છે ત્યાં સુધી નેટવર્કિંગ ચાલુ છે અને વેબની અપ્રતિમ સંભવિતતા સાથે તમે જુઓ છો કે હવે નવા દાખલાઓનો સમૂહ વિકસિત થયો છે નવી માર્ગદર્શિકાઓનો સમૂહ શોધવો પડશે અને તેથી જ અમે આ બધી બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ હવે જ્યારે આપણે સોશિયલ નેટવર્ક વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ છબી તમને કન્વર્જન્સસંપાત કેન્દ્રનની વિશાળ શ્રેણીનો ખ્યાલ આપશે તમારી પાસે દસ્તાવેજો અને સામગ્રી છે તમારી પાસે ઇવેન્ટ્સ છે તમારી પાસે સંગીત છે તમે વિકિ છો આભાસી દુનિયા લાઇફ કાસ્ટિંગ ચિત્રો સમીક્ષાઓ અને રેટિંગ્સ સ્થાનો બિઝનેસ નેટવર્ક્સ કોમર્શિયલ ડેશબોર્ડ્સચાલકની સામેનું વાહનનું કળોવાળું પાટિયું શ્રવણ અને લક્ષ્યીકરણ વિવિધ પ્રકારના સામાજિક નેટવર્ક્સ ચર્ચા બોર્ડ સ્ટ્રીમ્સપ્રવાહ સામાજિક ક્યુરેશનઉપચાર બ્લોગ્સ અને વાર્તાલાપ સહયોગ અને શું નહીં એફએક્યુ વારંવાર પૂછાતા પ્રશ્નો પ્રતિભાવો અને પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી અને આ બધું આપણા જીવનની દરેક ક્ષણે આપણી પાસે જે એપ્સ છે તેના દ્વારા થાય છે મીડિયા દ્વારા આપણે કહીએ કે મોડ્યુલ મીડિયા સોફ્ટવેર મીડિયા એપ્સ કે જેનો આપણે ઉપયોગ કરતા રહીએ છીએ બરાબર તેથી ટેક્સ્ટિંગના મૂળથી શરૂ કરીને એસએમએસ અમને ફેસબુક ટ્વીટ્સ ટ્વિટર લિંક્ડ ઇન અને તેથી વધુ કહેવા દો આ એક વિશાળ વિસ્તરતો વિસ્તાર છે જ્યાં તમે જોશો કે લોકો ચોક્કસ રીતે નેટવર્ક કરે છે અને તેઓ જે રીતે નેટવર્ક કરે છે તેઓ જે રીતે વર્તે છે તે તેમને વધુ પ્રભાવશાળી બનાવી શકે છે અથવા તેમને વધુ સફળ બનાવી શકે છે તેથી જો તમે પ્રશ્ન પૂછતા હોવ કે શા માટે અમે અત્યાર સુધી તેની ચર્ચા કરી છે જો તમે પ્રશ્ન પૂછતા હોવ કે પદાર્થના સંદર્ભમાં તે કેવી રીતે સુસંગત રહેશે તો અહીં જવાબ છે કારણ કે જો તમે આનું સંશોધન કરો છો જો તમે આનું અન્વેષણ કરો છો તો પછી અમુક સમયે તમે તેને લાગુ કરવા અને નેટવર્કિંગના સંદર્ભમાં વધુ પ્રભાવશાળી બનવા માટે કુશળતા વિકસાવશો તેથી તે એવી વસ્તુ છે જે હું અહીં પ્રદાન કરી શકતો નથી પરંતુ તે કંઈક એવી દિશામાં છે જેમાં હું તમારી રુચિ વિકસાવી શકું જેથી તમે ભવિષ્યમાં તેનો પીછો કરી શકો હવે તમે જુઓ છો કે અમે આગળ સોશિયલ મીડિયા લઈ રહ્યા છીએ અને કારણ કે સોશિયલ મીડિયા એક એવું ક્ષેત્ર છે જ્યાં નેટવર્કિંગ ખૂબ જ પ્રચલિત છે તેથી તે કમ્પ્યુટર મધ્યસ્થી સાધન છે જે લોકોને અને કંપનીઓ સંસ્થાને બનાવવા માટે પરવાનગી આપે છે આ કીવર્ડ્સાંકેતિક શબ્દ છે શેર કરો માહિતીનું વિનિમય કરો તેથી અમે માહિતી બનાવવા માટે સક્ષમ છીએ અને પછી તમે માહિતીનું આદાન પ્રદાન કરી શકો છો અને આ એક થી એક અથવા સામ સામે અથવા સામાજિક સંચાર દ્વારા નહીં પરંતુ વર્ચ્યુઅલ સમુદાયો દ્વારા થાય છે આ મુખ્ય તફાવત છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે તે વાસ્તવિક સમુદાયથી કેવી રીતે અલગ છે જેના વિશે આપણે અગાઉ વાત કરી રહ્યા હતા તેથી તમારી પાસે બ્લોગ્સ ફોરમ્સ ફોટો શેરિંગ સોશિયલ ગેમિંગ વિડિયો શેરિંગ વર્ચ્યુઅલ વર્લ્ડસ છે આ એવા ઉદાહરણો છે જેના વિશે આપણે પહેલાથી જ વાત કરી છે એક નવા નિયમો અને સંબંધ હવે સ્થાપિત કરવામાં આવ્યા છે તમે જોશો કે મેં જે મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરી છે તેમાંના કેટલાક જરૂરી નથી કે પ્રથમ નિયમ વાયરલતા છે હવે આ એક એવી સુવિધા છે જેનો ઉપયોગ લોકોના માનસિકતા સાથે ચાલાકી કરવા અફવાઓ ઉભી કરવા અથવા અમુક વસ્તુઓ માટે પસંદ અથવા નાપસંદની ભાવના વિકસાવવા માટે ગેરલાભ ઉભી કરવા માટે લાભ માટે થઈ શકે છે હવે વાયરલતા એ છે જ્યાં સોશિયલ મીડિયા પર કંઈક ફેલાય છે કંઈક વાઈરલ થાય છે એટલે કંઈક અચાનક ખૂબ જ લોકપ્રિય થઈ જાય છે અને દરેક વ્યક્તિએ તેને જોયું છે કે આની શરૂઆત સફેદ કવરેજ મેળવવા માટે થાય છે હવે શું વાયરલ થશે તે કંઈક છે જેની શોધ વૈજ્ઞાનિકો અને સંશોધકો કરી રહ્યા છે તેની આગાહી કરવી મુશ્કેલ છે પરંતુ અમુક હદ સુધી જ્યારે વસ્તુઓ વાયરલ થાય છે ત્યારે તે સફળ થાય છે કારણ કે તે મીડિયાનું ઘણું ધ્યાન મેળવે છે કલ્પના કરો કે વાયરલ થવું એ મફતમાં જાહેરાત મેળવવા જેવું છે સ્થાન સંવેદનશીલતા કંઈક ચોક્કસ વસ્તુઓ ચોક્કસ ઘટનાઓ સ્થાન સંવેદનશીલ બરાબર છે અને જે લોકો વર્ચ્યુઅલ રીતે જુદા જુદા સ્થળોએ હોઈ શકે છે પરંતુ તે ચોક્કસ સ્થાન સાથે જોડાયેલા છે તેઓ તેનો જવાબ આપશે ચાલો આપણે કહીએ કે લોકો NRIs ભારતમાં જે કંઈ થઈ રહ્યું છે તેનો પ્રતિસાદ આપશે તેથી સ્થાન વિશિષ્ટતા સમયની સંવેદનશીલતા રાજકારણ સમયની સંવેદનશીલતા ચોક્કસ સમયમર્યાદા હાંસલ કરવાની છે અને તેની અંદર ઘણી બધી અફવાઓ અફવાઓનો ઘણો ફેલાવો અથવા શેરની કલ્પના કરો કે ખરીદ વેચાણ અને શું પ્રસારિત થઈ રહ્યું છે તેના આધારે શેરનું મૂલ્ય ઉપર અને નીચે જઈ રહ્યું છે તે લોકો દ્વારા કેવી રીતે જોવામાં આવે છે સામાજિક નેટવર્ક્સ અને સોશિયલ મીડિયાના સંદર્ભમાં સામાજિક સાંસ્કૃતિકમાં ઓળખનો ખ્યાલ ખૂબ ખૂબ જ રસપ્રદ અને સુસંગત છે કારણ કે ત્યાં તમારી પાસે વર્ચ્યુઅલ ઓળખ છે તમારી ઓળખ ત્યાં બનાવવામાં આવે છે તે ત્યાં ફેલાય છે અને તેનો અંત લાવી શકાય છે અથવા થઈ શકે છે ત્યાં અપમાનિત અથવા મહિમા આપવામાં આવે છે વાઇરલતા અને વિવિધ પ્રકારની પ્રસાર તકનીકો દ્વારા આપણે જે વિવિધ વસ્તુઓ વિશે વાત કરી છે તેના દ્વારા એક મહત્વપૂર્ણ છે સામાન્ય સામાજિક વ્યવહારોની વહેંચણીની જેમ શેરિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ શેરિંગ તમે અનામી વપરાશકર્તાઓ સાથે શેર કરો છો તે અલગ રીતે થાય છે તમે અનામી સમુદાયો સાથે શેર કરો છો તમે જાણતા નથી કે તમે કોની સાથે શેર કરી રહ્યાં છો પરંતુ ત્યાં એક વિનિમય અથવા વ્યવહાર પણ છે ચોક્કસ ગુડીઝ અથવા પુરસ્કારો કેવી રીતે શેર કરવું શું શેર કરવું આ શેરિંગની અસરો શું છે કારણ કે ઘણી બધી રોમાંચક અને રસપ્રદ વસ્તુઓ થાય છે ક્યાં તો સંસાધનોની વહેંચણી દ્વારા અથવા લીનક્સ પર પ્રોગ્રામિંગ જેવા સહયોગ દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓ વિકસાવવામાં આવી રહી છે વિવિધ પ્રકારના સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યાં છે હું સોફ્ટવેરના એક ઓપન સોર્સ વિશે વાત કરી શકું છું ચાલો આપણે ચાર અલગ અલગ પ્રકારના લેટ સે પ્રોડક્ટ્સ કહીએ જે અન્યથા ખૂબ ખૂબ ખર્ચાળ જૂથ રચના છે દેખીતી રીતે શેરિંગ માટે તમારે જૂથો અને સહયોગ બનાવવાની જરૂર છે જેના વિશે મેં વાત કરી સુસંગતતા આના પર વધુ ભાર મૂકી શકાય નહીં ઓથોરિટી તમને કેવી રીતે જોવામાં આવે છે અને તમે કયા પ્રકારની સત્તા છો તમે બનાવવા માટે સક્ષમ છો કેવા પ્રકારની સત્તાની ભાવના તમે વાતચીત કરવા સક્ષમ છો શક્તિ તમે વાતચીત કરવા સક્ષમ છો સર્જનાત્મકતા ઓળખની રચના જાહેર અભિપ્રાય જે ફરીથી સંબંધિત સત્તા છે જાહેર અભિપ્રાય જે કહે છે કે જો પીએમ કહે તો કહેવા દો કંઈક તેની પાસે સત્તાનો અવાજ છે અને તે જ ટ્વીટ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે આટલી નોંધપાત્ર હદ સુધી કોઈ પ્રકારની ભાવના નહીં હોય ઇતિહાસ અને સલમાન ખાન અથવા સ્ટાર્સ જે કહે છે તેની અધિકૃતતા ઘણું મહત્વ ધરાવે છે જ્યારે ફેક્ટરી કામદાર જે કહે છે તે કદાચ સાંભળવામાં આવશે નહીં અથવા તે વાયરલ થશે નહીં ઈતિહાસ અને અધિકૃતતાનો ખ્યાલ કંઈક એવો છે જેને હું ઝડપથી સ્પર્શ કરીશ કારણ કે તમે જોશો કે આજે સોશિયલ મીડિયામાં ઉદાહરણ તરીકે ફેસબુક અને આમાંના ઘણા સમાચાર લાખો લોકો સુધી પહોંચવા માટે જે કંઈ થઈ રહ્યું છે તે ફીડ કરે છે તેનો અર્થ એ છે કે ઘણા લોકો હજારો અને લાખો લોકો કરોડો લોકો માને છે જે ત્યાં કહેવામાં આવે છે તેથી તે મીડિયા માટે ખૂબ જ શક્તિશાળી વિકલ્પ બની ગયો છે જે દેખીતી રીતે અધિકૃત અવાજ છે પરંતુ અહીં તમે વૈકલ્પિક અધિકૃત અવાજની શોધ શરૂ કરી છે આંતરવ્યક્તિત્વ સંબંધો પર ખૂબ જ અસર થાય છે અને અમે તેની ચર્ચા કરી ચૂક્યા છીએ તેથી મુખ્ય ઉદાહરણો ઉદાહરણ તરીકે જો તમે સમકાલીન સંદર્ભમાં જોઈ રહ્યા હોવ તો ફેસબુક ની ન્યૂઝ ફીડ દલીલપૂર્વક પૃથ્વી પરનો સૌથી મહત્વપૂર્ણ માહિતી સ્ત્રોત છે 1 9 બિલિયન લોકો દરરોજ બ્રેકિંગ ન્યૂઝથી લઈને બેબી પિક્ચર્સ સુધીની દરેક વસ્તુ માટે ફરી વળે છે તેથી તેના નોંધપાત્રને પ્રકાશિત કરવાની જરૂર છે અને હું તમને ગુપ્તા અને બ્રુક દ્વારા અંતમાં ટાંકેલા અભ્યાસોમાંથી કેટલાક ઉદાહરણો આપી રહ્યો છું જ્યાં તમે જોશો કે મૂળભૂત રીતે જે બન્યું તે 2011 માં આરબ ક્રાંતિના પ્રકારનું હતું અને જે રીતે કે લોકોએ બળવો કર્યો અને વર્તમાન શાસનને ફેંકી દીધું ચાલો ફેસબુક વપરાશકર્તાઓની સંખ્યા જણાવો તેથી તે એક વ્યક્તિ પોતાની જાતને આગ લગાવવાથી શરૂ થાય છે અને પછી તમે જોશો કે ઇજિપ્તીયન વિરોધ શેરીઓમાં થાય છે અને પછી તમે જોશો કે 2011 સુધીમાં આપણે કહીએ કે હું કહીશ કે 2 થી 3 મહિનામાં શાસન પતન માટે આવે છે તેના કરતા થોડું ઓછું છે હવે આ ફેસબુક દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે ફેસબુકે અહીં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તો આ માત્ર એક ઉદાહરણ છે અથવા જો તમે 2011 માં થયેલા લંડન રમખાણોને જોઈ રહ્યા હો તો તે આવશ્યકપણે ટ્વીટ્સ દ્વારા પ્રેરિત છે તેથી તમે જુઓ છો કે રમખાણની પ્રથમ રાત્રે કોઈને ગોળી મારી દેવામાં આવે છે અને ઘણી બધી ટ્વીટ્સ અને ટ્વીટ્સના આધારે જેમ આપણે સ્થાનની વિશિષ્ટતા અને સમયની વિશિષ્ટતા વિશે વાત કરી રહ્યા હતા લોકો તે ચોક્કસ પ્રદેશોમાં જાય છે અને ટ્વીટ્સ દ્વારા તેઓ જાણતા હોય છે કે ક્યાં ભેગા થવું ક્યાં સંપર્ક કરવો ક્યાંથી શરૂઆત કરવી તેઓએ જે કરવાનું છે તે કરવું અને તેથી તમે જુઓ છો કે ટ્વીટ્સનો ઉપયોગ સમૂહ રચના માટે કરવામાં આવ્યો હતો જેથી સામૂહિક ક્રિયાને પ્રેરિત કરી શકાય ખૂબ જ નોંધપાત્ર રીતે અહીં 2 ઉદાહરણો છે અને તમને ખબર પડશે કે ટ્વીટ અને ફેસબુકનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે અને અન્ય સંખ્યાબંધ લોકો દ્વારા અને આ માત્ર બે ઉદાહરણો છે સોશિયલ નેટવર્કની પ્રક્રિયા દ્વારા સોશિયલ મીડિયા કેટલું શક્તિશાળી બની શકે છે તેથી હું આશા રાખું છું કે ઉદાહરણ તરીકે જો તમે વૈશ્વિક સુરક્ષા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પુસ્તક મેળવવાનું મેનેજ કરી શકો તો તમને આ પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેની ઘણી સમજ મળશે પરંતુ અમે સિક્યોરિટીઝના સંદર્ભમાં જે વાત કરી છે તે વેચાણ માટેની જાહેરાતના સંદર્ભમાં પણ હોઈ શકે છે બ્રાન્ડને સુધારવા માટે કોઈ ચોક્કસ કંપનીના બ્રાન્ડનેમને પ્રોત્સાહન આપવા માટે અથવા ચાલો કહીએ કે લોકોને ઘણી બધી વસ્તુઓ માટે ચેરિટી આપવા માટે સમજાવવા માટે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે આશા રાખીએ છીએ કે તમે અમારી સાથે અભ્યાસ કરશો અને અમે કેટલીક વધુ સમજ સાથે આવીશું અને હું કેટલાક વધુ રસપ્રદ પેપર શેર કરીશ જે જો તમને આ ચોક્કસ ક્ષેત્રમાં રસ હોય તો તમારે શું વાંચવું જોઈએ અને તમારે આ ચોક્કસ લાઇનમાં કેવી રીતે આગળ વધવું જોઈએ તે ઓળખવામાં તમને ઘણો સમય લાગશે